હવે ચાલો જોઈએ કે સંપતિ શબ્દનો અર્થ શુ થાય છે અને તેના અધિકારોનો અર્થ શુ થાય છે તે વિશે આપણને ટૂંકી સમજ હતી સંપત્તિ એ કાનૂનનો એક પ્રકાર છે અને જ્યારે બૌદ્ધિક સંપત્તિની વાત આવે છે ત્યારે આપણે મનમાં ઉદ્ભવતા સર્જનોના કાનૂનના સ્વરૂપ વિશે વાત કરી રહ્યા છીએ સંપતિ એ કાં તો જાહેર સંપતિ અથવા તો ખાનગી સંપતિ હોઈ શકે છે સંપતિનાં આ બે વ્યાપક વર્ગીકરણ છે દાખલા તરીકે જાહેર સંપતિ એવી વસ્તુ છે જે સામાન્ય રાખવામાં આવે છે જેને આપણે સામાન્ય કહીએ છીએ અને ખાનગી સંપતિ એક એવી વસ્તુ છે જે વ્યક્તિ પોતાના માટે વ્યક્તિગત રૂપે રાખે છે હવે સંપત્તિની વિભાવનાને સમજવા માટે આપણે જમીન અથવા જમીનની સંપતિની સમરૂપતા લેવાની જરૂર છે કોઈપણ જમીનની સંપતિ સમય અને જગ્યામાં અસ્તિત્વમાં હોય છે તમે કોઈ ચોક્કસ સ્થાન પર જઈ શકો છો અને જમીનને જોઈ શકો છો અને વિશ્લેષણ કરી શકો છો અથવા જમીનની સરહદો જોઈ શકો છો અને તમને તે જમીનની હદ વિશે યોગ્ય સમજ મળશે ત્યાં પડોશીઓની જમીનની સીમાઓ છે અને ત્યાં માર્ગ છે જે જમીન તરફ દોરી જાય છે આ બધી બાબતો ભૌતિક શબ્દમાં શોધી શકાય છે તેથી સંપત્તિ એક એવી વસ્તુ છે જેને આપણે ખાસ કરીને ખાનગી સંપતિ તરીકે સમજીએ છીએ આપણે તેને અન્ય સંપતિઓથી અલગ કરી શકાય તેવું સમજીએ છીએ અને એવી વસ્તુ કે જે અન્યની સંપત્તિથી અલગ કરવામાં સક્ષમ છે અને સંપતિની આ ઓળખ એ સંપતિની સીમાથી આવતી અન્ય સંપત્તિથી અલગ થઈ શકે છે જમીનના કિસ્સામાં આપણે તેમને જમીનની સીમાઓ કહીએ છીએ સ્થાન પર જઈને તેનું માપન કરીને અથવા તેને જોઈને સીમાઓ ભૌતિક રૂપે શોધી શકાય છે જો સીમાઓ સુરક્ષિત હોય તો તે જમીનની હદ કેટલી છે તેનો વધુ સ્પષ્ટ દૃષ્ટિકોણ આપે છે તે માપી શકાય છે તે સંખ્યામાં નક્કી કરી શકાય છે આપણે ગણતરી કરી શકીએ છીએ અને આપણે કહી શકીએ છીએ કે જમીનની હદ કેટલી છે જમીનનું શીર્ષક પણ હોય છે જે દસ્તાવેજના ભાગમાં વ્યક્ત થાય છે જેને આપણે દસ્તાવેજ અથવા વેચાણનો દસ્તાવેજ કહીએ છીએ જેના દ્વારા એક વ્યક્તિથી બીજી વ્યક્તિને જમીન આપવામાં આવે છે સામાન્ય રીતે વેચાણના દસ્તાવેજમાં તમે વેચાણના દસ્તાવેજનો અંત શોધી શકશો અને વેચાણના દસ્તાવેજનો એક ભાગ જેને આપણે અનુસૂચી કહીએ છીએ અનુસૂચીમાં સામાન્ય રીતે જમીનની હદ અને તેની સીમાઓનું વર્ણન છે જેમ મેં કોઈ જમીનના કિસ્સામાં કહ્યું હતું તેમ તમે દસ્તાવેજને જોઈને ખાતરી કરી શકો છો કે જમીનની સીમાઓ ક્યાં છે તમે ત્યાં જઈ પણ શકો છો અને સંપતિના દસ્તાવેજને અથવા શીર્ષક દસ્તાવેજને જોઈ શકો છો અને જમીનની સીમાઓની તપાસ કરી શકો છો તેથી તેની તપાસ કરવા માટેની બે રીતો છે એક તમે ભૌતિક રીતે જોઈને તેની સીમાઓ જોઈ શકો છો અથવા તમે શીર્ષક દસ્તાવેજ જોઈ શકો છો અને સંપત્તિની સીમાઓ શોધી શકો છો વાસ્તવિક સંપતિની જેમ બૌદ્ધિક સંપત્તિ સમય અને જગ્યામાં અસ્તિત્વમાં નથી કારણ કે મેં કહ્યું તેમ બૌદ્ધિક સંપત્તિ મનની રચનાઓ સાથે વ્યવહાર કરે છે જેમ કે કોઈ શોધ અથવા કોઈ વિચાર અથવા કોઈ વિચારની અભિવ્યક્તિ આપણને કેટલાક સ્વરૂપ મળે છે જેના દ્વારા આપણે સંપત્તિની મર્યાદાઓ શોધી શકીએ છીએ જ્યારે કોઈ વ્યક્તિ કોઈ શોધ કરે છે ત્યારે તે શોધ એ આંતરિક દહન એન્જિનમાં સુધારો હોઈ શકે છે સુધારો એન્જિનની અંદર રહે છે જે વ્યક્તિ એન્જિનને બહારથી જુએ છે તેના માટે શોધ ક્યાં છે અથવા સુધારાનો કયો ભાગ ખરેખર એન્જિનને વધુ સારું બનાવે છે તે શોધવાનું શક્ય નથી જ્યાં સુધી તેનું લેખિતમાં વિગતવાર વર્ણન કરવામાં આવ્યું ન હોય ત્યાં સુધી અથવા તો તેનું વિશ્લેષણ ન કરવામાં આવે ત્યાં સુધી અથવા તેને તોડવામાં ન આવે ત્યાં સુધી અથવા તો વિપરીત ઇજનેરોને એન્જિનમાં સુધારણાને સમજવુ માટે ખૂબ જ મુશ્કેલ હશે કે તે વિશેષ શોધ સંદર્ભે યોગદાન ક્યાં છે તેથી શોધ કરનારે આંતરિક દહન એન્જિનમાં સુધારા કર્યા હોઈ તેમ છતાં જ્યાં સુધી શોધ કરનાર પોતે જ વિશ્વને કહેશે નહી કે તેને પોતાનું શુ યોગદાન આપ્યું છે ત્યાં સુધી તે સુધારો ક્યાં છે તે શોધવાનું લોકો માટે ખૂબ જ મુશ્કેલ હશે પેટન્ટpatentસનદ કાયદામાં દરેક શોધનું લેખિતમાં વર્ણન કરવાની જરૂર છે શોધનો વર્ણનાત્મક ભાગ દસ્તાવેજમાં સમાવિષ્ટ છે જેને આપણે પેટન્ટ સ્પષ્ટીકરણ કહીએ છીએ અને પેટન્ટ સ્પષ્ટીકરણ એ સંપતિના દસ્તાવેજ જેવું જ હશે જે સંપતિ વિશેની વિગતો આપશે અને તે જે ભાગ પર પૂર્ણ થાય છે તેને આપણે દાવાઓ કહીશું જયારે પેટન્ટ અધિકારની વાત આવે છે ત્યારે દાવા બૌદ્ધિક સંપત્તિની સીમાઓને નિર્ધારિત કરશે તેથી તમે પેટન્ટની વિશિષ્ટતા જોઈ શકો છો અને પેટન્ટ સ્પષ્ટીકરણનો છેલ્લો ભાગ અથવા અંતિમ ભાગ તે છે જેને આપણે દાવા અથવા ઘણા દાવા કહીએ છીએ તે દાવાઓનો સમૂહ હોઈ શકે છે અથવા તે એક દાવો હોઈ શકે છે અને જ્યારે તમે વાંચશો ત્યારે આ દાવા તમને સંપતિની સીમા શું છે તેની સમજ આપશે સંપત્તિ દ્વારા આપણે એવું કંઈક સમજીએ છીએ જેને આપણે ધરાવી શકીએ છીએ અને કંઈક એવું કે જે સ્થાનાંતરિત થઈ શકે છે આપણે સંપતિને એવી કંઈક વસ્તુ તરીકે પણ સમજીએ છીએ જેની સીમાઓ હોય છે જેનાથી તમે તમારી સંપતિને બીજા વ્યક્તિની સંપતિથી અલગ કરી શકશો દાખલા તરીકે પેન લો પેનની સમય અને જગ્યામાં સીમા હોય છે અને એ હકીકત છે કે લોકો પેન ધરાવે છે પેનની માલિકી અંગે આપણને શીર્ષક વિવાદો નથી એક દૃશ્ય માની લો જ્યાં તમારા અને તમારા મિત્ર વચ્ચે પેનની માલિકી અંગે એક નાનો ઝઘડો છે આપણે આ માલિકીના વિવાદનુ સમાધાન કેવી રીતે કરીશું હવે જો તમારો મિત્ર પૂરતો હોશિયાર છે તો તે ભરી શકે છે તેની પેન ખોલે છે અને કહે છે કે તમે જાણો છો કે મેં મારું નામ ક્યાંક સમજદારીથી લખ્યું છે તે તેને બતાવી શકશે અને તે કહીને તે ત્યાંથી છટકી શકે છે તે માલિકીને સાબિત કરવાની એક રીત છે જે તમે ગુપ્ત નિશાનીમાં મૂકી છે માલિકી સાબિત કરવાની બીજી રીત વિરોધી છે તમે કહી શકો કે હું લાંબા સમયથી આને ધરાવું છું આ મારી પેન છે તેથી દાવો કરવો મુશ્કેલ છે હવે જો તમારો મિત્ર ખરેખર કોઈ દાવો કરવા માંગે છે તો તે બિલ કહેવાતું કંઈક લાવશે જેમાં બતાવશે કે આ પેન ખરેખર મારી છે કારણ કે મેં ખરીદેલી છે અને વિચારણા માટે તે બિલ રજૂ કરી શકે છે હવે તે તમને પાછા પાડશે એટલે કે એક પગલું પાછળ મૂકી શકે છે તમે આશ્ચર્ય પામશો કે શું તે તમારા કરતા વધુ શ્રેષ્ઠ શીર્ષક ધરાવે છે હવે તમે એમ કહી શકો છો કે ના આ બિલ બનાવેલુ છે અથવા બિલ તે પેનને અનુરૂપ નથી હવે આ બધી બાબતો પેનની માલિકીના શીર્ષકને લગતા વિવાદો છે હવે આખરે આપણે ધારીએ કે તમે તમારા મિત્રને તમારી પેનની માલિકી પર ખાતરી આપી તમારી પાસે સંપૂર્ણ કબજો હોઈ શકે છે અને એકવાર તમે તેને સ્પષ્ટ કરી નાખો પછી તમારી પાસે પેનની માલિકી પર સંપૂર્ણ કબજો હોઈ શકે છે હવે સંપત્તિને લગતા વિવાદોનુ સામાન્ય રીતે આ રીતે સમાધાન થાય છે તમે કાં તો લાંબા સમયગાળા માટે સમયના અવિરત સમયગાળા માટે સ્થિતિ બતાવી શકશો અથવા તમે તે બતાવવા માટે શીર્ષકના પુરાવા લાવી શકો છો બિલ અથવા પ્રાપ્ત થયેલ અથવા સમાન પ્રકૃતિનું કંઈક લાવી શકો છો અથવા તે હકીકત કે અન્ય કોઈ વ્યક્તિ પાસેથી તમે તેને ભેટ તરીકે પ્રાપ્ત કરી છે તમે એવા પુરાવા બતાવી શકો છો કે જેના દ્વારા તમે કોઈ સંપત્તિના કોઈ ચોક્કસ ભાગ પર શીર્ષકનો દાવો કરી શકો બૌદ્ધિક સંપત્તિ કારણ કે તે સહેલાઇથી સમજવા યોગ્ય નથી કારણ કે મૂર્ત સ્વરૂપમાં સમય અને જગ્યામાં પોતાનો અધિકાર પ્રગટ થતો નથી આપણને બૌદ્ધિક સંપત્તિના અધિકારો પરના વિવાદોનું સમાધાન કરવું મુશ્કેલ લાગે છે જ્યારે પેટન્ટની વાત આવે છે ત્યારે જ આપણી પાસે દરેક શોધનો લેખિતમાં ખુલાસો કરવાની જરૂરિયાત છે તેની પહેલાંની દરેક શોધથી તેને અલગ કરવાની જરૂર છે જે તેની નજીક છે અને પછી શોધ કરનારના યોગદાનની સ્પષ્ટતા કરવાની જરૂર છે અગાઉ જે ચાલ્યું છે તેના સંદર્ભમાં સામાન્ય રીતે પૂર્વ કળા તરીકે ઓળખાતા એક શબ્દ દ્વારા સંદર્ભિત કરવામાં આવે છે અને તે પછી તે સંશોધકે આપેલ યોગદાન શુ છે તે બતાવે છે આ બધું પેટન્ટ સ્પષ્ટીકરણમાં કરવામાં આવ્યું છે અને શોધક તેની શોધને તેના પહેલાંના કાર્યોથી અલગ પાડે છે પછી તે તેની પોતાની સંપતિ હોવાનો દાવો કરે છે આ તે જ છે જે મેં પેટન્ટ સ્પષ્ટીકરણના અંતિમ ભાગમાં કહ્યું છે જેને આપણે દાવાઓ કહીએ છીએ દાવાઓ એ ખરેખર કઈ સુરક્ષા આપવામાં આવે છે તેના માટે છે પેટન્ટનું રક્ષણ દાવાઓમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યું છે તે પૂરતું મર્યાદિત છે અને પેટન્ટની વિશિષ્ટતાઓના વર્ણનાત્મક ભાગમાં જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે નહીં હવે તેથી બૌદ્ધિક સંપત્તિના અસ્તિત્વનો પુરાવો જો તે કોઈ પેટન્ટ છે જો તે કોઈ શોધ છે તો પછી આપણે પેટન્ટ સ્પષ્ટીકરણને જોઈશું દસ્તાવેજ તેને સમાવે છે હવે તમે આશ્ચર્ય પામી શકો છો તેથી શું બૌદ્ધિક સંપત્તિના અધિકારો મેળવવાનું સરળ છે મારે ફક્ત બધું લખવાની જરૂર છે એવું નથી જો તમે બધું લેખિતમાં મૂકો છો તો ત્યાં પેટન્ટ ઓફીસ દ્વારા કરવામાં આવતી એક ચકાસણી છે ભારતમાં તે ભારતીય પેટન્ટ ઓફીસ દ્વારા કરવામાં આવે છે અને જ્યારે તમે પરીક્ષણો પસાર કરો છો ત્યારે જ ભારતીય પેટન્ટ ઓફિસ તમારા લેખિત વર્ણનને પેટન્ટ આપવા માટે ધ્યાનમાં લેશે અને તમને શીર્ષક અને મર્યાદિત સમયગાળા માટે સુરક્ષા આપશે અને તમે તેને જરૂરી ફી ચૂકવીને જીવંત રાખશો